પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે એવા કેસ ને ધ્યાનમાં લીધો છે જ્યાં મારી પાસે બે બાજુ અરીસાઓ સાથે પોલાણ છે જેમાં પ્રતિબિંબ R1 અને R2 છે અને લાઇટ આગળ અને પાછળ જાય છે અને આપણે જે દર્શાવ્યું તે એ છે કે n2 n1 જે ઉપલા સ્તર અને નીચલા સ્તરના અણુઓની ડેંસિટી માં તફાવત છે તે ln√σL છે જ્યાં L આ પોલાણની લંબાઈ છે પછી લાઇટ એમ્પ્લિફાઇ થાય છે જે અહીંથી આવે છે અથવા અહીં એમ્પ્લિફાઇ થશે આપણે આ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ બોલ્ટઝમાન ના સૂત્રમાંથી યાદ કરો કે ઉપલા સ્તરના અણુઓની સંખ્યા અને નીચલા સ્તરના અણુઓની સંખ્યા તેની ડેંસિટી બરાબર હશે જે e ΔEkT છે જે 1 કરતા ઓછી છે એટલે થર્મલ રીતે n1 કરતા n2 વધારે હોવું શક્ય નથી તેથી ચાલો આપણે થર્મલ રીતે તારણ કાઢીએ તેનો અર્થ એ છે કે જો તમે તાપમાન બરાબર વધારશો તો n1 કરતા n2 વધારે હોવું શક્ય નથી બીજું કંઇક કરવું જોઈએ અને તે એ છે જે લેસરમાં કરવામાં આવે છે અને પછી જે થાય છે તેથી લાઇટ જે ઉત્તેજિત ઉત્સર્જન દ્વારા બહાર આવે છે તેના બરાબર તે જ ગુણધર્મો છે જે તેને બહાર લાવે છે તેથી જે ફોટોન આવી રહ્યું છે તેના બરાબર તે જ ગુણધર્મો છે જે તે ફોટોન ને બહાર કાઢે છે અને તેથી આ લાઇટનો વિશેષ ગુણધર્મ છે જેની ચર્ચા હું આ વ્યાખ્યાનના અંતમાં કરીશ અત્યારે ચાલો આપણે વિચાર કરીએ કે આપણે n2 n1 કેવી રીતે પ્રાપ્ત કરીએ તેથી આ લેસર ક્રિયા અને આ સંબંધિત ટેક્નોલૉજી નો ટૂંકો પરિચય છે વધુ વિગતો માટે તમે અદ્યતન પુસ્તકો વાંચી શકો છો તેથી હવે બે સ્તરની સિસ્ટમ માં આપણે n2 n1 પ્રાપ્ત કરી શકતા નથી શા માટે ધારો કે અહિયાં બે સ્તરની સિસ્ટમ છે જ્યારે હું ઉપલા સ્તરે પહોંચું છું વધુને વધુ અણુઓ નીચે આવે છે તેથી હું એવી સ્થિતિને ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી જ્યાં n2 n1 છે તેથી બે સ્તરની સિસ્ટમમાં હું તે કરી શકતો નથી તેથી આ બે સ્તરની સિસ્ટમની બહાર જવું પડશે ત્રણ અથવા ચાર સ્તરની સિસ્ટમ પર જાઓ તેથી લેસર ડિઝાઇન કરતી વખતે મારે મટિરિયલ યોગ્ય રીતે પસંદ કરવું પડશે જેથી આ સ્તરો છે અને હવે હું તમને બતાવીશ કે આમાં કયા પ્રકારના ગુણધર્મ હોવા જોઈએ તો ધારો કે મારી પાસે ત્રણ સ્તરની સિસ્ટમ છે એક સ્તર છે બીજો સ્તર અને ત્રીજો સ્તર છે હું શું કરી શકું છું પ્રથમ અને ત્રીજા સ્તરની વચ્ચે આ ફ્રિક્વન્સીની લાઇટ પમ્પ કરું છુ તેથી ઘણાં અણુઓ અહીં આવે છે અને આ સ્તરોને એવી રીતે પસંદ કરો કે અણુઓ ઉપલા સ્તરે પહોંચતા જ તેઓ ખૂબ ઝડપથી નીચે આવે હું તેને હવે સ્તર ૧ સ્તર ૨ સ્તર 3 એવું કહું છુ તેનો અર્થ એ છે કે સ્તર ૨ ના ક્ષીણ થવાની સામે સ્તર 3 નું જીવનકાળ ખુબજ ટૂંકું છે અને જ્યારે હું કહું છુ ટૂંકું છે તેનો અર્થ છે કે એ ધીમું છે ૨ થી 3 ધીમું છે તેનો અર્થ એ કે ૨ થી ૧ ના જીવનકાળની તુલનામાં ઘણો ઓછો છે પરિણામે શું બનશે આ અણુઓ જે ઉપલા સ્તરે જાય છે તે તરત જ નીચે આવી જાય છે તેથી તેઓ અસ્થિર સ્વરૂપ મેળવી રહ્યા છે અહીં ઘણાં બધા સ્તરો ઉતારવામાં આવી રહ્યા છે અને જ્યાં n2 અને n1 એવી રીતે હશે કે હું એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકું જ્યાં n2 n1 થાય તેથી n2 n1 ને પોપ્યુલેસન ઇનવર્સન કહેવામાં આવે છે સામાન્ય રીતે થર્મલ કેસમાં જે થાય છે તેનાથી તમે પોપ્યુલેસન ને ઊલટું કર્યું છે અન્ય સંભાવના ચાર સ્તરની છે તમારી પાસે સ્તર ૧ સ્તર ૨ સ્તર 3 સ્તર ૪ છે તમે અહીં તેને ૧૨૩૪ એવા લેબલ આપો છો અહીંયા અણુઓ ને પંપકરો છો અને આ ટ્રાંઝીસનને ઝડપી બનાવો છો અને ટ્રાંઝીસનને નીચું બનાવો છો અને આ ધીમું છે તેથી અણુઓ સ્તર ૪ પર પહોંચતાં જ શું થશે તેઓ હવે સ્તર 3 પર આવવા જઇ રહ્યા છે ધીરે ધીરે તેઓ નીચે આવતાંની સાથે જ સ્તર ૧ પર આવી જાય છે અને તેથી સંભાવના છે કે n3 નંબર n2 કરતા વધારે બની જાય તેથી જ્યાં પણ આ ધીમી કાર્યવાહી થઈ રહી છે તે તે સ્તરો બનશે જેનો હું લાઇટ ને એમ્પ્લિફાઇ કરવા માટે ઉપયોગ કરી શકું છું તેથી ત્રણ સ્તરની સિસ્ટમમાં આ ઝડપી છે અને આ લેસર એક્શન બનશે તેથી લેસર સ્તર ૨ અને સ્તર 3 ને અનુરૂપ ફ્રિક્વન્સી નું બનશે ચાર સ્તરની સિસ્ટમમાં આ ઝડપી છે તો શું મધ્યમાં જે સ્તર છે તે લેસર હશે તેથી લેસર ફ્રીક્વન્સી આ બે સ્તરની ફ્રિક્વન્સી ને અનુરૂપ બનશે તેથી આ રીતે પોપ્યુલેસન ઇનવર્સન પ્રાપ્ત થાય છે તેથી પોપ્યુલેસન ઇનવર્સન કે જે નવો શબ્દ છે જે તમે હવે શીખી રહ્યાં છો જે ત્રણ સ્તર અથવા ચાર સ્તરની સિસ્ટમમાં પ્રાપ્ત કરી શકાય છે પરંતુ તે સિસ્ટમમાં નહીં કે જેમાં ફક્ત બે સ્તરો છે ત્યાં ભલે તમે જે કરો તમે તે પ્રાપ્ત કરી શકતા નથી તેથી મારી પાસે આ પોલાણ છે જેમાં હું આ પોપ્યુલેસન ઇનવર્સન કરી રહ્યો છું અને ધારો કે મેં આ પોપ્યુલેસન ઇનવર્સન મેળવ્યું છે જેનો અર્થ મેં n2 n1ln√σL મેળવી લીધું છે જ્યાં L લંબાઈ છે પછી જેમ જેમ લાઇટ આગળ અને પાછળ જાય છે તે એમ્પ્લિફાઇ થવાની છે અને જે લાઇટ બહાર આવે છે તે એમ્પ્લિફાઇડ લાઇટ બનશે અને તેમાં વિશેષ ગુણધર્મો છે ગુણધર્મો શું છે અરીસા એકબીજા સાથે સમાંતર હોવાથી લાઇટ જે પણ બહાર આવે છે તે ખૂબ જ દિશાત્મક બનશે તેથી આવી કોઈ પણ લાઇટ ખોવાઈ જશે તેથી આ ગુણધર્મ ૧ છે અને આ લાઇટ જે આ લેસર માથી બહાર આવી રહી છે લેસર એટલે રેડિયેશનના ઉત્તેજિત ઉત્સર્જન દ્વારા લાઇટનું વિસ્તરણ તેથી એક ગુણધર્મ એ કે તે ખૂબ દિશાત્મક છે કેમ કે તમે એક વિશેષ દિશામાં જતી લાઇટને એમ્પ્લિફાઇ કરી રહ્યાં છો તેથી તે ખૂબ જ દિશાત્મક બનશે અને તે એટલા માટે કારણ કે તેનો ફેલાવો ન્યૂનતમ શક્ય છે જે ડિફરેકસન લિમિટ દ્વારા નિર્ધારિત છે તેથી તે ટોર્ચ લાઇટની જેમ ફેલાતું નથી તે ખૂબ ઓછું ફેલાય છે અને તે પણ થાય છે કારણ કે આ ખૂબ સુસંગત છે એનો અર્થ એ કે વેવફ્રન્ટ પરના જુદા જુદા બિંદુઓ પરના તબક્કા વચ્ચેનો સંબંધ જે આ વિશેષ સુસંગતતા અને અસ્થાયી સુસંગતતા તરીકે ઓળખાય છે જે એક સમયે અને બીજા સમયે તબક્કા વચ્ચેનો સંબંધ છે તેઓ ખૂબ ખૂબ સ્થિર છે અને આ ત્રણેય ગુણધર્મો તેને ખૂબ જ ખાસ લાઇટ બનાવે છે ચાલો હું ફક્ત આ ઉલ્લેખ કરું છું કે આ ડિફરેકસન લિમિટ શું છે તે θλd દ્વારા આપવામાં આવે છે આ એક ન્યુનતમ લિમિટ છે જ્યાં d એ અપર્ચર સાઈઝ છે વેવલેન્થ છે અને સ્પ્રેડ એંગલ છે તેથી આ લઘુત્તમ સ્પ્રેડ છે જે ડિફરેકસન દ્વારા સેટ થયેલ છે અને આનો અર્થ એ થાય છે કે જો હું લેસર બીમ લઈશ જેનો વ્યાસ d છે તો તે કોણ દ્વારા ફેલાશે જેનો ક્રમ λd છે અન્ય બધી લાઇટ્સ વધુ ફેલાય છે કારણ કે તે સુસંગત નથી તેથી આ લેસરના વિશેષ ગુણધર્મો છે તેથી આ નિષ્કર્ષ સાથે આ વ્યાખ્યાનને સમાપ્ત કરીએ કે ફક્ત ઉત્તેજીત ઉત્સર્જન નો ઉપયોગ કરીને પોપ્યુલેસન ઇનવર્સન સાથેના માધ્યમમાં લાઇટ ને પસાર કરીને તેને એમ્પ્લિફાઇ કરી શકાય છે બે ક્રીટીકલ પોપ્યુલેસન ઇનવર્સન ડેંસિટી ln√σL દ્વારા આપવામાં આવે છે જ્યાં L પોલાણની લંબાઈ છે ઇનવર્સન ત્રણ કે ચાર સ્તરની સિસ્ટમમાં પ્રાપ્ત થાય છે પરંતુ બે સ્તરની સિસ્ટમમાં નહીં અને લેસર જે બહાર આવે છે તે ખાસ લાઇટ છે જે ખૂબ જ દિશાત્મક છે લેસર એ એક લાઇટ છે જે ખૂબ જ દિશાત્મક સુસંગત છે ડિફરેકસન લિમિટ દ્વારા સેટ કરેલો ન્યૂનતમ શક્ય ફેલાવ છે અને એક વસ્તુ જેનો હું ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો છું તે છે મોનો ક્રોમેટિક જેનો અર્થ છે એક ફ્રિક્વન્સી તેમાં એક ફ્રિક્વન્સી છે જે ટ્રાંઝીસન ફ્રિક્વન્સીને અનુરૂપ છે તેમ છતાં ત્યાં થોડો ફેલાવો થઈ રહ્યો છે પરંતુ અન્ય તમામ લાઇટ્સની તુલનામાં ખૂબ જ મોનો ક્રોમેટિક છે તેથી તે લેસરનો વિશેષ ગુણધર્મ છે તેથી આ સાથે હું આ લેસરોની ટેક્નોલોજિકલ એપ્લિકેશન ને સમાપ્ત કરું છું ધ્યાનમાં રાખો કે આ વિચાર પાછલા ઓગણીસમા દસકની આસપાસનો પ્રસ્તાવ હતો તેથી ૧૯૧૫ ૧૯૧૪ પરંતુ પ્રથમ લેસર મેજર અને લેસર ૧૯૬૦ માં બનાવવામાં આવ્યું હતું તેથી આનો વિચાર આવ્યા પછી પણ ટેક્નોલોજિકલ પ્રગતિને લગભગ 50 વર્ષ રાહ જોવી પડી આગળ આપણે આવતા અઠવાડિયે ક્વોન્ટમ મિકેનિક્સ ના નિર્માણ વિષે શરૂ કરીશું અને હું આવતા અઠવાડિયાના પ્રથમ વ્યાખ્યાનમાં કોરસ્પોંડેન્સ પ્રિન્સિપલ સાથે પ્રારંભ કરીશ